તો ચાલો હું તમારું VLSI ફિઝીકલ ડિઝાઈન પરના આ MOOC કોર્સમાં સ્વાગત કરું પહેલા મોડ્યુલ માં જે આપણે હવે શરૂ કરીશું આપણે VLSI ફિઝીકલ ડિઝાઇન ઓટોમેશન પરના કેટલાક મૂળભૂત ખ્યાલોની ચર્ચા કરીશું તેથી આ પ્રથમ લેક્ચર માં આપણે કેટલાક પ્રારંભિક વિષયો જોઈશું હું પહેલા આ કોર્સના રફ કવરેજ વિશે વાત કરવા માંગુ છું તેથી જેમ તમે પ્રથમ મોડ્યુલમાં જોઈ શકો છો આપણે કેટલાક પ્રારંભિક ખ્યાલો વિશે વાત કરીશું તેથી અમે VLSI ડિઝાઇન સાઇકલ માં ફિઝીકલ ડિઝાઇન ઓટોમેશનની જરૂરિયાત અને મહત્વ વિશે તમને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરીશું તે પછી ક્રમિક મોડ્યુલોમાં આપણે આ ફિઝીકલ ડિઝાઇન ઓટોમેશન સ્ટેપ માંના કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ ઘટકો અથવા પગલાંઓને જોઈશું દાખલા તરીકે બીજા મોડ્યુલમાં આપણે ફ્લોર પ્લાનિંગ અને પ્લેસમેન્ટ વિશે વાત કરીશું અને આપણે જોઈશું કે ડિઝાઇનનું પાર્ટીશન પણ આ સ્ટેપ પર એટલું જ મહત્વનું છે મોડ્યુલ 3 રાઉટિંગ ના વિવિધ પાસાઓની ચર્ચા કરશે તેથી અહીં આપણે જોઈશું કે ડિઝાઇન સાઇકલમાં ઘણા વિવિધ પ્રકારના રાઉટિંગ અલ્ગોરિધમ્સ અને રાઉટિંગ સમસ્યાઓ સામેલ છે પછી આગામી બે મોડ્યુલોમાં આપણે આધુનિક સમયના VLSI ડિઝાઇનના એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર ધ્યાન આપીશું જેનું નામ સ્ટેટિક ટાઇમિંગ એનાલિસિસ છે તેથી અહીં આપણે વિવિધ ટાઇમિંગ મુદ્દાઓ અને વિવિધ રીતો વિશે વાત કરીશું કે જેમાં તમે સર્કિટની ડિઝાઇનનું પ્રદર્શન વધારી શકો છો મોડ્યુલ છ સિગ્નલ ની અખંડિતતા અને ક્રોસ ટોક વિશે વાત કરશે જે સંબંધિત છે પછી આપણે ક્લૉકિંગ ના વિવિધ મુદ્દાઓની ચર્ચા કરીશું અને ખાસ કરીને ક્લૉક નેટ કેવી રીતે રૂટ કરવામાં આવે છે જેને સામાન્ય રીતે ક્લૉક ટ્રી કહેવામાં આવે છે પછી આગામી બે મોડ્યુલમાં આપણે સર્કિટ માં પાવર ઘટાડવાના ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દા વિશે વાત કરીશું પછી છેલ્લા બે મોડ્યુલમાં આપણે નોઈઝ એનાલિસિસ લેઆઉટ કોમ્પેક્શન પછી ચિપ ડિઝાઇન કરવામાં આવે તે પહેલાં અંતિમ સાઇન ઓફ સાથે ફિઝીકલ ચકાસણીને ધ્યાનમાં લઈશું તેથી આવશ્યકપણે આ કોર્સમાં આપણે જેની વાત કરી રહ્યા છીએ તે એ છે કે વર્તન સ્પષ્ટીકરણથી શરૂ કરીને આપણે સર્કિટ નેટ લિસ્ટ પર કોઈક સ્વરૂપે આવી શકીએ છીએ અને નેટ લિસ્ટમાંથી ફિઝીકલ લેઆઉટના છેલ્લાં સૌથી નીચા સ્તરે પહોંચવા માટે આપણે કયા જુદા જુદા પગલાંને અનુસરવાની જરૂર છે તેથી આ કોર્સ દરમિયાન આપણે મૂળભૂત રીતે વિવિધ પાસાઓ અને પ્રક્રિયામાં પુનઃઉપયોગ કરવામાં આવેલ સાધનો અને ટેકનોલોજી વિશે વાત કરીશું હવે કોર્સના મુખ્ય કેન્દ્ર વિશે વાત કરો સારું તમે જોઈ શકો છો કે આપણે ડિજિટલ ડિઝાઇન વિશે વાત કરીશું અને આપણે ફિઝીકલ ડિઝાઇન ઓટોમેશન વિશે વાત કરીશું તો ડિજીટલ ડિઝાઈનનો અર્થ એ છે કે તમે જાણો છો કે આપણે માત્ર સર્કિટ અને સબ સિસ્ટમ પર વિચાર કરી રહ્યા છીએ જે આમાં ડિજિટલ સિગ્નલ પર કામ કરે છે તમે વિષય કહી શકો છો ડિજિટલ ડિઝાઈન પરંતુ જેમ તમે આધુનિક જમાનાની વ્યવસ્થિત ચિપમાં જાણો છો ચાલો ઉદાહરણ તરીકે આપણો મોબાઈલ ફોન લઈએ તેથી આ મોબાઇલ ફોનમાં આપણી પાસે કેટલીક VLSI ચિપ છે જેમાં માત્ર ડિજિટલ સબ સિસ્ટમ્સ અથવા સર્કિટ ઘટકો જ નહીં પરંતુ એક સિલિકોન પેકેજ માં જડિત અન્ય એનાલોગ અને કમ્યુનિકેશન સર્કિટરી પણ છે તેથી આપણે તેમને મિક્સ સિગ્નલ ડિજિટલ અને એનાલોગ સંયુક્ત પ્રકારના IC કહીએ છીએ તેથી આપણે જે પણ ચર્ચાઓ અને ખ્યાલો વિશે વાત કરીશું તે માત્ર ડિજિટલ સર્કિટ માટે જ નહીં પણ આ પ્રકારના મિક્સ સિગ્નલ અને એનાલોગ સર્કિટને પણ લાગુ પડશે અને ફિઝીકલ ડિઝાઇન ઓટોમેશન જેમ કે મેં ઉલ્લેખ કર્યો છે તે મૂળભૂત રીતે વિવિધ મધ્યવર્તી પગલાંઓનો સમાવેશ કરે છે જે આપેલ સર્કિટ નેટ લિસ્ટને અંતિમ લેઆઉટમાં અનુવાદિત કરવા માટે અનુસરવાની જરૂર છે જે ચિપના અંતિમ ફેબ્રિકેશન માટે આપી શકાય છે આ ફિઝીકલ ડિઝાઇન ઓટોમેશનનો અવકાશ છે અને આ તે ચર્ચાઓનો અવકાશ છે જેને આપણે આ કોર્સના ભાગ રૂપે આવરી લેવાની અપેક્ષા રાખીએ છીએ તો ચાલો ડિજિટલ ડિઝાઇન પ્રક્રિયા વિશે ટૂંકમાં વાત કરીએ તેથી જેમ તમે બધા જાણતા હશો કે સર્કિટની જટિલતા વર્ષોથી ખૂબ જ ઝડપથી વધી રહી છે મુખ્યત્વે સેમિકન્ડક્ટર અને ફેબ્રિકેશન ટેક્નોલોજીમાં સુધારાને કારણે તેથી 70 અને 80 ના દાયકાની શરૂઆતમાં આપણે 5 માઇક્રોન ટેક્નોલોજી અને તેના જેવી વસ્તુઓ વિશે વાત કરતા હતા પરંતુ આજે આપણે ડીપ સબ માઈક્રોન ટેકનોલોજીમાં છીએ તેથી અહીં તાજેતરમાં જ 14 નેનોમીટર ફીચર સાઇઝ વાળા ઉપકરણો બજારમાં આવી ચૂક્યા છે તેથી આપણે સેમિકન્ડક્ટર ટેક્નોલોજીમાં અદભૂત વૃદ્ધિ જોઈ રહ્યા છીએ અને જે રીતે આપણે એક સર્કિટ અથવા ચિપમાં વધુને વધુ ઉપકરણોને પેક કરવામાં સક્ષમ છીએ તેથી ડિજિટલ ડિઝાઇન પ્રક્રિયામાં આપણે માત્ર સર્કિટના વધેલા કદને જ નહીં પણ સંકળાયેલી જટિલતાને પણ જોઈ રહ્યા છીએ આનો મતલબ શું થયો તમે જુઓ 100 ગેટ વાળા સર્કિટને હેન્ડલ કરવું અને દસ લાખ અથવા 1 અબજ ગેટ સાથે સર્કિટને હેન્ડલ કરવું એ અલબત્ત સમાન નથી અત્યંત મોટા કદના આ સર્કિટને હેન્ડલ કરવા માટે આપણે વધુ પ્રયત્નો વધુ અત્યાધુનિક સાધનો અને ટેકનોલોજીઓ અને તકનીકોની જરૂર છે કહો અગાઉ સર્કિટ નાની હતી કેટલાક પગલાં આપણે જાતે કરી શક્યા હોત પરંતુ આજના વિશ્વમાં મેન્યુઅલ ડિઝાઇન અને મેન્યુઅલ તમે કહી શકો કે એનાલિસિસ લગભગ નકારી કાઢવામાં આવ્યું છે આ સર્કિટ બનવા માટે ખૂબ મોટી છે તમે એમ પણ કહી શકો કે મારો મતલબ છે કે આ પગલાંને મેન્યુઅલ રીતે કરવા વિશે વિચારવું પણ મુશ્કેલ છે કારણ કે તેનો એક ખૂબ જ નાનો ભાગ પણ કરવામાં વર્ષો લાગશે તેથી મેં કહ્યું તેમ ફેબ્રિકેશન ટેકનોલોજીમાં સુધારો થયો છે અને કોમ્પ્યુટર સહાયિત ડિઝાઇન અથવા ઓટોમેશન સાધનો હાલના સંદર્ભમાં સર્કિટના વધતા કદ અને જટિલતાને કારણે અત્યંત આવશ્યક બની ગયા છે પરંતુ મુદ્દો એ છે કે જો તમે બજારમાં ઉપલબ્ધ CAD સાધનો પર નજર નાખો તો તમે જોશો કે આવા ઘણા ઉપલબ્ધ સાધનો છે તેથી એક પ્રશ્ન જે કુદરતી રીતે મનમાં આવશે મારે મારી ડિઝાઇન માટે કયું સાધન પસંદ કરવું જોઈએ તેથી અલબત્ત તમે તમારી ડિઝાઇનમાં કયા પ્રકારનું સાધન પસંદ કરશો તે ઘણા પરિબળો પર આધારિત હોઈ શકે છે કિંમત એ સૌથી મહત્વપૂર્ણ મુદ્દાઓમાંથી એક હોઈ શકે છે કેટલાક સાધનો જો કે વિકલ્પોમાં શ્રેષ્ઠ શક્ય ન હોય પરંતુ તે માટે જવા માટે તમારા માટે કિંમત પરવડે તેવી હોઈ શકે છે કેટલાક લોકો તેઓ અમુક પ્રકારનું મિક્સ એન્ડ મેચ પણ કરે છે ચાલો હું એક ઉદાહરણ આપું મારો મતલબ અમારી કૉલેજ માં એક સંશોધન જૂથ છે જે ખરેખર VLSI ડિજિટલ ડિઝાઇન પ્રક્રિયા હાથ ધરે છે તેને ડિઝાઇન ફ્લો કહેવામાં આવે છે બે ભાગોના સંયોજન તરીકે ઉચ્ચ સ્તરનો ભાગ જેને ફ્રન્ટ એન્ડ ડિઝાઇન કહેવામાં આવે છે જે સિનોપ્સીસ માંથી ઉપલબ્ધ CAD સાધનોનો ઉપયોગ કરીને હાથ ધરવામાં આવે છે જે ખૂબ જાણીતું છે અને પછીનો ભાગ જેને બેક એન્ડ ડિઝાઇન અથવા ફિઝીકલ ડિઝાઇન કહેવામાં આવે છે જે કેડન્સ CAD સાધનોનો ઉપયોગ કરીને હાથ ધરવામાં આવે છે તેથી જેમ તમે સગવડતા અને રીતના આધારે જોઈ શકો છો મારો મતલબ છે કે તમે સાધનોનો ઉપયોગ કરી શકો છો તમારી પાસે મિક્સ એન્ડ મેચ હોઇ શકે છે તેથી તમે આ કિસ્સામાં ઉદાહરણ તરીકે બંને વિશ્વમાંથી શ્રેષ્ઠ લઈ શકો છો તેથી મેં ઉલ્લેખ કર્યો છે તેમ વર્તમાન વલણ ડિઝાઇન ફ્લોને પ્રમાણિત કરવાનો છે ડિઝાઇન ફ્લો એટલે હું કયા સાધનોનો ઉપયોગ કરીશ જેમ મેં કહ્યું હતું તેમ આપણા કિસ્સામાં આપણે પ્રથમ થોડા પગલાંઓમાં સિનોપ્સીસનો ઉપયોગ કરીશું અને પછીના પગલાંઓમાં કેડન્સનો ઉપયોગ કરીશું અને અલબત્ત બેટરી સંચાલિત ઉપકરણો અને વિવિધ મોબાઇલ કમ્પ્યુટિંગ પ્લેટફોર્મ્સ પર વધતા ભાર સાથે પ્રદર્શનને બલિદાન આપ્યા વિના ઓછા પાવરની ડિઝાઇન પર વધુ અને વધુ ભાર મૂકવામાં આવ્યો છે તો ચાલો આ બે ચિત્રો જોઈએ તેથી તમને ખૂબ જ રફ વિચાર મળશે તેથી ડાબી બાજુનું ચિત્ર વર્ષ 1961માં ઉત્પાદિત થયેલા પ્રથમ IC માંથી એક બતાવે છે તેથી આ ICમાં માત્ર થોડા ટ્રાન્ઝિસ્ટર નો સમાવેશ થાય છે પરંતુ તેનાથી વિપરીત તમે આ ફોટોગ્રાફ ને જમણી બાજુએ જુઓ આ ઈન્ટેલ નેહાલેમ ક્વોડ કોર પ્રોસેસર ને અનુરૂપ છે જેમાં 1 અબજથી વધુ ટ્રાન્ઝિસ્ટર છે તેથી તમે વર્ષોથી થયેલા પરિવર્તનને જોઈ શકો છો અને અહીં આપણી પાસે બીજું ખૂબ મહત્વનું છે તમે પ્રયોગમૂલક નિયમ અથવા કાયદો કહી શકો કે જેણે દાયકાઓથી આપણને દોર્યા છે 1970ના દાયકામાં ગોર્ડન મૂરે તેના કરતાં પણ અગાઉ તેમણે આગાહી કરી હતી સર્કિટ તમે કહી શકો કે સર્કિટ ડિઝાઇન અને ફેબ્રિકેશન ટેકનોલોજી વર્ષોથી કેવી રીતે વિકસિત થશે તેથી તેમણે જે આગાહી કરી હતી તે એ હતી કે તમે એક સંકલિત સર્કિટમાં પેક કરી શકો તેવા મૂળભૂત ઘટકોના ટ્રાન્ઝિસ્ટરની સંખ્યા દર અઢાર મહિનામાં બમણી થશે તેથી આનો અર્થ એ છે કે વર્ષોમાં અમુક પ્રકારની ઘાતાંકીય વૃદ્ધિ તેથી શરૂઆતમાં લોકો વિચારતા હતા કે તે સારું હતું ઓછામાં ઓછા થોડા વર્ષો સુધી આપણે આ ઘાતાંકીય વૃદ્ધિને ટકાવી રાખવા સક્ષમ બનીશું પરંતુ આખરે આ બંધ કરવું પડશે તમે આને લાંબા સમય સુધી ચાલુ રાખી શકતા નથી પરંતુ આશ્ચર્યજનક રીતે માત્ર સેમિકન્ડક્ટર ટેક્નોલોજીમાં જ નહીં પરંતુ સિસ્ટમ્સના આર્કિટેક્ચર માં ઉન્નત્તિકરણો અને સુધારાઓ સાથે પણ જે રીતે આપણે ચિપ્સ બનાવી રહ્યા છીએ મલ્ટી કોર આર્કિટેક્ચર જે આજે આપણે જોઈએ છીએ તેથી આપણે આજ સુધીના વર્ષોમાં આ ઘાતાંકીય વૃદ્ધિને ટકાવી રાખવામાં સક્ષમ છીએ તેથી આ સ્લાઇડ જો તમે જુઓ તો y અક્ષ પર તમે ઘાતાંકીય સ્કેલ માં ટ્રાન્ઝિસ્ટરની સંખ્યા જુઓ છો x અક્ષની આસપાસ તમે 1970 થી 2015 સુધીના વર્ષો જુઓ છો જે અહીં બતાવવામાં આવ્યું છે તેથી તમે આ ગ્રાફ માં જોઈ શકો છો કે અહીં માર્કેટમાં આવેલા પ્રથમ માઈક્રોપ્રોસેસરથી લઈને અદ્યતન સેન્ડી બ્રિજ અને આઈવી Refer Time 1320 માઈક્રોપ્રોસેસર મલ્ટી કોર સિસ્ટમ્સ જે ઈન્ટેલ સાથે આવે છે તેથી મોટે ભાગે તમે અનુમાન કરો છો કે આ વળાંક એક સીધી રેખા હશે તેથી તમે જોઈ શકો છો કે આ સીધી રેખા વર્તન હજુ પણ જાળવી રાખવામાં આવ્યું છે તેથી વૃદ્ધિમાં આ ઘાતાંકીય વધારાને કારણે એક વસ્તુ તમે સરળતાથી જોઈ શકો છો કે ડિઝાઇનની જટિલતા પણ ઝડપથી વધી રહી છે જેનો અર્થ એ છે કે ઓટોમેટેડ કોમ્પ્યુટર સહાયિત ડિઝાઇન સાધનો આવશ્યક છે તે વૈકલ્પિક નથી મારો મતલબ આ હવે વૈકલ્પિક વસ્તુ નથી તેથી તમારી પાસે કોઈ વિકલ્પ નથી તમારે આવા સાધનોનો ઉપયોગ કરવો પડશે અને અલબત્ત તમારે ડિઝાઇનની જટિલતાને નિયંત્રિત કરવા અને તેનું સંચાલન કરવા માટે કેટલાક સારી રીતે વ્યાખ્યાયિત ડિઝાઇન ફ્લોને અનુસરવું પડશે હવે મેં કહ્યું હતું કે વર્ષોથી સર્કિટ જટિલતા ફીચર સાઈઝ સંદર્ભમાં કદમાં ઘટાડો થયો છે તેથી હું ખૂબ જ ઝડપથી સ્લાઇડ બતાવીશ તમે ચિત્રો જોઈ શકો છો તેથી ડાબી બાજુએ મેં બતાવ્યું છે કે ક્લાસિકલ CMOS ટ્રાન્ઝિસ્ટર એક NMOS ધરાવે છે CMOS ગેટ હકીકતમાં NMOS ટ્રાન્ઝિસ્ટર અને PMOS ટ્રાન્ઝિસ્ટરનો સમાવેશ કરે છે તેથી તેઓ સમાન સિલિકોન સબસ્ટ્રેટ પર નાખવામાં આવે છે તેથી આ ક્લાસિકલ CMOS પ્રકારની ડિઝાઇન સાથે અહીં આપણે 22 નેનોમીટર જેટલી નાની ટેક્નોલોજી સુધીની વૃદ્ધિને ટકાવી રાખવામાં સક્ષમ છીએ પરંતુ આજે આપણી પાસે આ MOS ટ્રાન્ઝિસ્ટર બનાવવાની નવી રીતો છે તેથી સૌથી લોકપ્રિય રીતોમાંની એકને ફીનફેટ કહેવામાં આવે છે જ્યાં ટ્રાન્ઝિસ્ટર ફિન્સ જેવા દેખાય છે તેઓ સપાટ રીતે નાખવામાં આવતાં નથી પરંતુ તેઓ ફિન્સ તરીકે નાખવામાં આવે છે જેને ફેબ્રિકેટ કરવા માટે ખૂબ નાના વિસ્તારની જરૂર હોય છે તેથી ફીનફેટ ઘણા નાના ફીચર સાઇઝમાં નીચે જઈ શકે છે અને તમે જોઈ શકો છો કે ફીનફેટ ડિઝાઇનની જાણ કરવામાં આવી છે જે 14 નેનોમીટર સુધી ઘટી ગઈ છે અને ખૂબ જ તાજેતરમાં ક્વોલકોમ તરફથી કેટલીક કોમ્યુનિકેશન ચિપ્સની જાણ કરવામાં આવી છે તેઓએ ફીનફેટ 14 નેનોમીટર ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે ભવિષ્યમાં જોતાં આપણે ખરેખર જાણતા નથી કે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ આપણા માટે એક વિકલ્પ હોઈ શકે છે તેથી આ ફક્ત સમય જ કહી શકે છે Refer Time 1600 પરંતુ અલબત્ત ઘણા સંશોધકો આ દિશામાં ચાલી રહ્યા છે તેથી ચાલો આશા રાખીએ કે નજીકના ભવિષ્યમાં આપણે કંઈક ખૂબ જ રસપ્રદ જોશું ચાલો હવે ડિઝાઇન ફ્લો વિશે વાત કરીએ હવે જેમ મેં કહ્યું હતું કે ડિઝાઇન ફ્લો એ અનિવાર્યપણે કેટલીક પ્રમાણિત ડિઝાઇન પ્રક્રિયા છે જ્યાં તમે વ્યાખ્યાયિત પગલાંના કેટલાક સેટ નો ઉપયોગ કરશો જેને તમે લક્ષ્યાંકિત કરી રહ્યાં છો તે અંતિમ ફેબ્રિકેટેડ ચિપમાં આપેલ ડિઝાઇનને અનુવાદિત કરવા માટે અનુસરવામાં આવશે હવે આ ડિઝાઇન ફ્લોમાં ઘણા પગલાં છે તે માત્ર એક પગલું નથી જે સ્વયંસંચાલિત છે ત્યાં મોટી સંખ્યામાં મધ્યવર્તી પગલાં છે જેમાંથી કેટલાકનો અહીં ઉલ્લેખ છે તમે સામાન્ય રીતે સિસ્ટમના આ સ્પષ્ટીકરણ સાથે પ્રારંભ કરો છો કે તમારી સિસ્ટમ શું કરવાનું છે આગલા પગલાંમાં તમે સિન્થેસિસ માટે જાઓ સિન્થેસિસનો અર્થ છે કે તમે તમારા આ સ્પષ્ટીકરણને અમુક પ્રકારની સર્કિટ નેટ લિસ્ટમાં અનુવાદિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો હવે ફરીથી આ સિન્થેસિસ એક પગલાંમાં ન હોઈ શકે સિન્થેસિસના બહુવિધ સ્તરો હોઈ શકે છે જે તમે થોડી વાર પછી જોશો પછી સિન્થેસિસ પ્રક્રિયા સાચી છે કે કેમ તે ચકાસવા માટે સામાન્ય રીતે આપણે ચકાસવા માટે સિમ્યુલેશન નો ઉપયોગ કરીએ છીએ કે આપણે જે સર્કિટ નેટ લિસ્ટ મેળવી છે તે મૂળ સ્પષ્ટીકરણ મુજબ તે જ રીતે વર્તે છે કે કેમ પછી આખરે આપણે લેઆઉટ પર જઈએ છીએ જે હવે ફેબ્રિકેશન માટે એકદમ તૈયાર છે પરંતુ અલબત્ત પ્રક્રિયામાં આપણે ટેસ્ટેબિલીટી એનાલિસિસ પણ કરીએ છીએ કારણ કે આપણે જે પણ ડિઝાઇન કરીએ છીએ તેમાં ઉત્પાદન ખામી હોઈ શકે છે અને ફેબ્રિકેશન પછી દરેક ઉપકરણ બજારમાં જાય તે પહેલાં તેનું વિસ્તૃત પરીક્ષણ કરવું પડશે તેથી અને અન્ય ઘણા પગલાં છે આ એક ખૂબ જ સરળ ડિઝાઇન ફ્લો છે આમાંના થોડાક પગલાં બતાવવામાં આવ્યા છે અને જેમ મેં કહ્યું કે આપણે કમ્પ્યુટર સહાયિત ડિઝાઇન સાધનોનો ઉપયોગ કરવો જોઈએ અને ચાલો જોઈએ કે આ સાધનો સામાન્ય રીતે કેવી રીતે કાર્ય કરે છે હવે એક વસ્તુ આ સાધનોના ઇનપુટ્સ અને આઉટપુટ્સ હવે એકદમ પ્રમાણિત છે જેથી તમે કહી શકો કે બહુવિધ સંખ્યામાં સાધનો આંતરકાર્ય કરે છે કારણ કે તે સમાન ઇનપુટ અને આઉટપુટ ફોર્મેટ પર કામ કરે છે તેથી આપણે સામાન્ય રીતે ડિસ્ક્રીપ્શન લેંગ્વેજ ના સંદર્ભમાં આપણું સ્પષ્ટીકરણ આપીએ છીએ જેને તમે હાર્ડવેર ડિસ્ક્રીપ્શન લેંગ્વેજ અથવા HDL તરીકે ઓળખો છો તેથી આ કમ્પ્યુટર સહાયિત ડિઝાઇન સાધનો હાર્ડવેર ડિસ્ક્રીપ્શન લેંગ્વેજ પર આધારિત છે આ HDL ડિઝાઇન ફ્લોમાં વિવિધ પગલાંઓના ઇનપુટ તેમજ આઉટપુટ બંનેને રજૂ કરવાની રીતો પ્રદાન કરે છે તેથી આવશ્યકપણે એક CAD સાધન તેના ઇનપુટને રૂપાંતરિત કરશે જે HDL ફોર્મેટમાં છે તેને આઉટપુટમાં જે પણ HDL ફોર્મેટમાં છે જેમાં વધુ વિગતવાર હાર્ડવેર માહિતી હશે જેમ કે કેટલાક ઉદાહરણો અહીં છે તમે બિહેવિયરલ લેવલ સ્પેસિફિકેશન માંથી રજીસ્ટર લેવલ સ્પેસિફિકેશનમાં અનુવાદ કરી શકો છો તો રજિસ્ટર લેવલ સ્પષ્ટીકરણ શું છે રજિસ્ટર લેવલ સ્પેસિફિકેશન એટલે એક પ્રકારની સર્કિટ નેટ લિસ્ટ કે જેમાં ઘટકો અથવા મોડ્યુલો હોય છે જેમ કે બસ રજિસ્ટર એડર્સ મલ્ટિપ્લાયર્સ મલ્ટિપ્લેક્સર્સ બ્લોક્સ ના કેટલાક મોટા કાર્યાત્મક મોડ્યુલ્સ તેને રજિસ્ટર ટ્રાન્સફર લેવલ સ્પેસિફિકેશન કહેવામાં આવે છે હવે ફરીથી આગલા પગલાંમાં તમે આ RTL અથવા રજીસ્ટર ટ્રાન્સફર લેવલ સ્પેસિફિકેશનનો અનુવાદ ગેટ લેવલ સ્પેસિફિકેશનમાં કરી શકો છો જ્યાં તમે દરેક વસ્તુને બેઝિક લોજિક ગેટ અને ફ્લિપ ફ્લોપ્સ માં અનુવાદિત કરો છો અને છેલ્લા પગલાંમાં આ ગેટ લેવલ સ્પેસિફિકેશન અંતિમ ટ્રાન્ઝિસ્ટર લેવલ સ્પેસિફિકેશનમાં અનુવાદિત થઈ શકે છે જેને ક્યારેક ફિઝીકલ ડિઝાઇન કહેવામાં આવે છે હવે હાર્ડવેર ડિસ્ક્રીપ્શન લેંગ્વેજની વાત કરીએ તો સામાન્ય રીતે મોટાભાગના લોકો વેરિલોગ અને VHDL બેમાંથી એક ભાષાનો ઉપયોગ કરે છે અલબત્ત પસંદગી ડિઝાઇનર પર કે જે વ્યક્તિ તેનો ઉપયોગ કરે છે એના પર છે આ બંને ભાષાઓ સમાન રીતે સક્ષમ છે તેનો ઉપયોગ કોઈપણ ડિઝાઇન કોઈપણ સર્કિટનું મોડેલ બનાવવા માટે થઈ શકે છે અને CAD સાધનોની સાથે ડિઝાઇન ફ્લોમાં સિન્થેસિસ ફ્લોમાં પણ ઉપયોગ કરી શકાય છે તેથી જેમ મેં કહ્યું તેમ ડિઝાઇન્સ સામાન્ય રીતે આ ભાષાઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જે સમયની પ્રગતિ સાથે અમૂર્તતાના કેટલાક ઉચ્ચ સ્તરથી નીચલા સ્તરમાં પરિવર્તિત થઈ શકે છે તેથી આ રેખાકૃતિ તમને ડિઝાઇન ફ્લોનું સરળ દૃશ્ય આપે છે સરળતાનો અર્થ એ છે કે હું સામેલ તમામ પગલાં બતાવતો નથી તો હું શું બતાવું છું હું કેટલાક સ્ટેપ્સ બતાવી રહ્યો છું જે ડિઝાઇન વિચારથી શરૂ થાય છે તમે સૌ પ્રથમ બિહેવિયરલ ડિઝાઇન હાથ ધરો છો જ્યાં તમે ફ્લો ગ્રાફ અને સ્યુડો કોડ ના સંદર્ભમાં તમારા વિચારને મોડેલ કરો છો હું કેટલાક ઉદાહરણો આપીશ પછી તમે ડેટા પાથ ડિઝાઇન માટે જાઓ છો જ્યાં તમે તમારી ડિઝાઇનને રજિસ્ટર ટ્રાન્સફર લેવલ આર્કિટેક્ચરમાં અનુવાદિત કરો છો બસ રજિસ્ટર એડર્સ વગેરે પછી તમે લોજિક ડિઝાઇન માટે જાઓ છો જ્યાં તમે તેને ગેટ અથવા ફ્લિપ ફ્લોપ્સમાં અનુવાદિત કરશો પછી તમે ફિઝીકલ ડિઝાઇન નામની કોઈ વસ્તુમાં જાઓ છો જ્યાં તમે આને અંતિમ ટ્રાન્ઝિસ્ટર લેવલ લેઆઉટમાં અનુવાદિત કરો છો જે હવે ફેબ્રિકેશન અથવા ઉત્પાદન માટે તૈયાર છે તેથી એકવાર તમે ફેબ્રિકેટ કરી લો પછી તમે આખરે તમારી ચિપ્સ મેળવી શકો છો જેનો ઉપયોગ કરીને તમે તમારા સર્કિટ બોર્ડ બનાવી શકો છો હવે આ કેવી રીતે કાર્ય કરે છે તે સમજવા માટે આપણે આમાંના કેટલાક પગલાંઓને ટૂંકમાં જોઈએ Refer Time 2304 ચાલો આપણે કહીએ કે બિહેવિયરલ ડિઝાઇન તે શું કરે છે ચાલો હું એક ઉદાહરણ લેવાનો પ્રયત્ન કરું ધારો કે મારે કંઈક ઓપરેશન કરવાનું છે કહો તો હું બે સંખ્યાઓ b અને c નો ગુણાકાર કરું છું અને હું તેને d માં ઉમેરું છું તેથી હું શું કરવા માંગુ છું તે સ્પષ્ટ કરવાની આ એક રીત છે પરંતુ જ્યારે હું બિહેવિયરલ લેવલના પ્રતિનિધિત્વ વિશે વાત કરું છું તેથી આ જ સ્પષ્ટીકરણ હું તેને ફ્લો ગ્રાફમાં અનુવાદિત કરી શકું છું જે આના જેવો દેખાશે આ ગુણાકાર b અને c સાથે ઇનપુટ્સ તરીકે કરવામાં આવે છે અને ત્યાં બીજું એક સરવાળાનું પગલું હશે જ્યાં આ આવશે અને d પણ આવશે અને અંતે તમને a મળશે આ એક ઉદાહરણ છે ધારો કે મારી પાસે આના જેવું એક ઉદાહરણ છે જો અમુક શરત a સાચી હોય તો તમે અમુક પગલું અથવા પગલાંનો સમૂહ s1ચલાવો નહિંતર s2 ચલાવો તેથી ફરીથી આને અમુક પ્રકારના ડેટા ફ્લો ગ્રાફમાં અનુવાદિત કરી શકાય છે જે આ રીતે મોડેલ કરી શકાય છે તેથી તમે શરત a તપાસો જો આ સાચું છે તો તમે s1 માટે જશો જો આ ખોટું છે તો તમે s2 માટે જશો તેથી હું અહીં અનિવાર્યપણે જે કહેવા માંગુ છું તે એ છે કે વેરિલોગ અથવા VHDL માં કોઈપણ ઉચ્ચ સ્તરના ડિસ્ક્રીપ્શનને જોતાં પ્રથમ પગલું તે લેંગ્વેજ બંધારણોને ડેટા ફ્લો ગ્રાફમાં અનુવાદિત કરવાનું હશે જેનો અનુવાદ કરી શકાય છે તમે કહી શકો છો ડિઝાઇનના આગલા સ્તરો માટે ડેટા પાથ અને કંટ્રોલ પાથમાં હવે આ રેખાકૃતિમાં તમે જુઓ છો કે તમારું આગલું પગલું એ તમારી ડેટા પાથ ડિઝાઇન છે જ્યાં તમે બસ અથવા રજિસ્ટર લેવલ સ્ટ્રક્ચર્સ પર આવો છો ચાલો જોઈએ કે આ રજિસ્ટર લેવલ સ્ટ્રક્ચર્સ કેવી દેખાય છે અને અહીં હું ફરી એક ઉદાહરણ આપું છું ધારો કે મારી પાસે રજીસ્ટર R1 છે જેમાં અમુક ડેટા છે તેથી આ સ્તરે આપણે ચલો વિશે વાત નથી કરી રહ્યા પરંતુ આપણે હાર્ડવેર રજીસ્ટર વિશે વાત કરી રહ્યા છીએ પછી આપણે મલ્ટિપ્લાયર વિશે વાત કરીએ છીએ આ મલ્ટિપ્લાયર સર્કિટ છે તેથી તે R1 અને R2 થી ઇનપુટ લઈ શકે છે આ મલ્ટિપ્લાયરનું આઉટપુટ બીજા રજીસ્ટરમાં જઈ શકે છે કહો કે R3 પછી આપણી પાસે એક એડર હોઈ શકે છે તેથી આનું એક ઇનપુટ R3 અને બીજું એક બીજા રજીસ્ટર R4 માંથી આવી શકે છે અને ધારો કે આ એડરનું આઉટપુટ હું પાછું રજીસ્ટર R2 માં સંગ્રહ કરવા માંગુ છું તો મારી પાસે આના જેવું જોડાણ હશે તેથી આ એક રીત છે જેમાં આપણે તે ઓપરેશનને અમલમાં મૂકી શકીએ છીએ જેમ મેં ઉલ્લેખ કર્યો હતો જ્યાં b અહીં સંગ્રહિત થશે શરૂઆતમાં c અહીં સંગ્રહિત થશે તેઓનો ગુણાકાર થશે પછી d સાથે ઉમેરવામાં આવશે અને પરિણામ a માં સંગ્રહિત થશે જે ફરીથી અહીં સંગ્રહિત થશે હું આ રજિસ્ટરમાં a પણ સંગ્રહ કરીશ તેથી આ રજિસ્ટર લેવલ ડિઝાઇનનું ઉદાહરણ છે આગળના પગલાંમાં આપણે ગેટ લેવલ ડિઝાઇન પર આવીશું ગેટ લેવલ ડિઝાઇન તમે પહેલાથી જ જાણો છો કે તમારી પાસે ગેટ અથવા ફ્લિપ ફ્લોપ હોઈ શકે છે મને ગેટ લેવલ ડિઝાઇનનું એક ખૂબ જ સરળ ઉદાહરણ લેવા દો ચાલો કહીએ કે મારી પાસે કેટલાક ગેટ છે પછી મારી પાસે કેટલાક ફ્લિપ ફ્લોપ પણ હોઈ શકે છે ચાલો કહીએ કે મારી પાસે આઉટપુટ Q સાથે ફ્લિપ ફ્લોપ છે ચાલો કહીએ આઉટપુટ અહીં આવી શકે છે તેથી આ ફ્લિપ ફ્લોપને ક્લૉક કરવા માટે ક્લૉક ઇનપુટ હશે તેથી ગેટ લેવલ ડિઝાઇન આના જેવી વધુ દેખાશે તેથી તમારા રજિસ્ટર મલ્ટિપ્લેક્સર્સ પછી એડર્સ જેવા દરેક રજિસ્ટર લેવલ ઘટકો તે આપણે આ રીતે ગેટ લેવલ ડિઝાઇનમાં અનુવાદિત કરીશું અને અંતે આ ગેટ લેવલ ડિઝાઇનમાંથી આ દરેક ગેટ અને ફ્લિપ ફ્લોપને સમકક્ષ ટ્રાન્ઝિસ્ટર રજૂઆતમાં અનુવાદિત કરી શકાય છે ઉદાહરણ તરીકે આ NAND આ NAND આ સમકક્ષ CMOS ગેટમાં અનુવાદિત થઈ શકે છે આ બે n ટાઈપ ટ્રાન્ઝિસ્ટર છે જે કહે છે કે a અને b ઇનપુટ છે આ p ટાઈપ હશે આ પણ a છે આ પણ b છે અને આ આઉટપુટ છે આ NAND ગેટ બે ઇનપુટ NAND ગેટનું CMOS પ્રતિનિધિત્વ છે અને અંતે જ્યારે તમે આને લેઆઉટમાં અનુવાદિત કરો છો ત્યારે તમારી પાસે આના જેવું કંઈક હોઈ શકે છે તમારી પાસે ધાતુના સ્તરો બે ધાતુના સ્તરો હોઈ શકે છે પછી તમારી પાસે કેટલાક પ્રસરણ સ્તરો હોઈ શકે છે પછી તમારી પાસે કેટલાક પોલિસિલિકોન સ્તરો હોઈ શકે છે આવી રીતે અને આઉટપુટ તમે સંભવતઃ કેટલાક જોડાણ અથવા સંપર્ક દ્વારા અહીંથી લઈ શકો છો તેથી આ CMOS NOT ગેટનું ખૂબ જ રફ રેખાચિત્ર છે હવે અહીં તમે જુઓ છો કે અંતિમ લેઆઉટમાં વિવિધ લંબચોરસ આકાર સિવાય કંઈ નથી અને કેટલાક લંબચોરસ આકાર ધાતુ પર હોઈ શકે છે પ્રસરણ સ્તર પર હોઈ શકે છે પોલિસિલિકોન સ્તર પર હોઈ શકે છે અને કેટલાક સંપર્કો જોડાણો પણ છે અહીં એક સંપર્ક છે અહીં એક સંપર્ક છે અહીં એક સંપર્ક છે વગેરે તેથી અંતિમ લેઆઉટમાં તે ક્રમિક અથવા મોટી સંખ્યામાં લંબચોરસ આકારોના સમૂહ સિવાય બીજું કંઈ નથી આ છે જ્યારે તમે ટ્રાન્ઝિસ્ટર લેઆઉટ વિશે વાત કરો છો ત્યારે તમે આ પગલાંમાં જોઈ શકો છો તે અંતમાં તે લંબચોરસ આકારો સિવાય બીજું કંઈ નથી તેથી ડિઝાઇન ફ્લોમાં આ પગલાં મેં તેનો ઉલ્લેખ પહેલેથી જ કર્યો છે બિહેવિયરલ ડિઝાઈન ડેટા પાથ ડિઝાઈન લોજિક ડિઝાઈન ફિઝીકલ ડિઝાઈન અને છેલ્લે એકવાર તમારી પાસે તે લંબચોરસ આકારો થઈ જાય પછી તમે માસ્ક બનાવી શકો છો અને તમે ચિપના ફેબ્રિકેશન માટે જઈ શકો છો તેથી હવે આ ઉપરાંત તમારી પાસે બીજા કેટલાક પગલાં પણ છે જે તમે વારંવાર કરો છો ઉદાહરણ તરીકે અમુક પગલું અથવા અનુવાદ સાચો છે કે કેમ તે તપાસવા માટે તમે સામાન્ય રીતે સિમ્યુલેશન કરો છો સિમ્યુલેશન લોજીક લેવલ સ્વીચ લેવલ અથવા સર્કિટ લેવલ જેવા વિવિધ સ્તરો પર હાથ ધરવામાં આવી શકે છે ડિઝાઇનની ચોકસાઈ ચકાસવા માટે ઔપચારિક ચકાસણી પણ ખૂબ જ મહત્વપૂર્ણ સાધન છે અને અલબત્ત ટેસ્ટેબિલિટી એનાલિસિસ અને ટેસ્ટ પેટર્ન જનરેશન પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તમારે ઉત્પાદિત ઉપકરણોનું પરીક્ષણ કરવાની જરૂર છે તેથી આ સાથે આપણે આ પ્રથમ લેક્ચર સમાપ્ત કરીએ છીએ